સેવાઓ અને અન્ય પડકારોની અસ્પષ્ટતા નમસ્તે મારું નામ જયંતા ચેટર્જી છે અને હું IIT કાનપુરથી છું તમારી સાથે સંચાલન સેવાઓ સેવા વ્યાપારમાં સમકાલીન મુદ્દાઓ અને સેવા ફિલસૂફી તમામ વ્યવસાયોને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે તેના પર વાતચીત કરી રહ્યો છું આ વિષય પરના સત્રોની આ શ્રેણીમાં અમે વૈકલ્પિક રીતે અભિસારી અપસારી મોડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તેથી આપણે શ્રેણીના અભિસારી અને અપસારી જોઈશું પ્રથમ સપ્તાહમાં અમે એક અલગ દૃષ્ટિકોણ રાખ્યો અમે સેવા વ્યવસાયની પ્રકૃતિને સમજવા માટે મોટો કેનવાસ બનાવ્યો અને તે એકંદર અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે અમે સેવા વ્યવસાયની વિભાવનાઓ કેવી રીતે આગળ વધી રહી છે અને તમામ વ્યવસાય માટે ફિલસૂફી તરીકે સેવાની વર્તમાન ગતિશીલ વિભાવના વગેરે પર જોયું બીજા અઠવાડિયે છેલ્લા બે સત્રોમાં અમે હવે ભેગા થવાનું શરૂ કર્યું છે અમે વિવિધ ઘટકોને જોયા છે જે સેવાની રચના કરે છે અમે બિલ્ડિંગ બ્લોક્સને સમજી શક્યા છીએ તેથી અમે કોઈપણ વર્તમાન સેવાનું વિશ્લેષણ કરી શકીએ છીએ અથવા અમે બિલ્ડિંગ બ્લોક્સને ફરીથી ગોઠવીને નવી સેવા બનાવી શકીએ છીએ અમે અમુક આર્કિટેક્ચરલ મોડલ્સ પણ જોયા જેમ કે સેવાના ફૂલ જે અમને તે સેવા તત્વોને નવી સેવા બનાવવા માટે હાલની સેવામાં નવીનતાને પ્રેરિત કરવા માટે એકસાથે મૂકવા માટે ફ્રેમવર્ક પ્રદાન કરે છે અમે સેવાની ચોક્કસ વિશેષતાઓમાં થોડો ઊંડો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પડકારો કે જે તે લાક્ષણિકતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવે છે અને કેવી રીતે અમે વ્યવસ્થાપકીય વ્યૂહરચનાઓ અને પ્રક્રિયાઓ દ્વારા તે પડકારોને પહોંચી વળીએ છીએ મેં સેવાના આ પરિમાણોનો ઉલ્લેખ કર્યો હતો વાસ્તવમાં અગાઉના વર્ષોમાં છેલ્લી સદીમાં અથવા તે પહેલાંના વર્ષોમાં હોઈ શકે છે તે ક્ષણિક પ્રકૃતિ અથવા નાશવંત સ્વભાવને કારણે સેવાઓને ઘણીવાર હલકી ગુણવત્તાવાળા માલ તરીકે ગણવામાં આવતી હતી પરંતુ અલબત્ત આજે મેં અગાઉ ચર્ચા કરી છે તેમ આજે તે વિભાવનાઓને એક નવા ફ્રેમવર્ક દ્વારા બદલવામાં આવી રહી છે જે તમામ વ્યવસાયો માટે તર્ક તરીકે લાગુ કરી શકાય છે પરંતુ તેમ છતાં આપણે કોઈપણ સેવા અથવા મોટાભાગની સેવાઓની આ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો જોઈએ જેને અમૂર્તતા વિજાતીયતા અવિભાજ્યતા અને નાશવંતતાને ઘણીવાર IHIP અથવા IHIP ટૂંકાક્ષર તરીકે ઓળખવામાં આવે છે અસ્પષ્ટતા એ સ્પર્શ અનુભવ સંગ્રહ અથવા પરિવહન માટે સક્ષમ ન હોવા વિશે છે અને વિજાતીયતા એ છે કે અનુભવી રીતે દરેક સેવાનો દાખલો અનન્ય છે તે દરેક ઉપભોક્તા માટે અને તે જ ઉપભોક્તા માટે પણ અનન્ય છે તે દરેક વખતે અનન્ય હોઈ શકે છે સેવા થાય છે ઉદાહરણ તરીકે સાબુ જે મૂર્ત સામાનનું ઉદાહરણ છે ભલે તમે સાબુને સ્પર્શ કરો અનુભવો આજે અથવા એક મહિના પછી વધુ કે ઓછું તે સમાન રહેશે જ્યારે સંગીતનો એક ભાગ મારા મનમાં તમારા અથવા મારા માટે પણ પંડિત ભીમસેન જોશીના એ જ ભજનની સરખામણીમાં આજે સવારે કંઈક અલગ જ લાગણી પેદા કરી શકે છે મારા મનની બીજી બાજુએ 10 દિવસ પછી તે લાગણીઓના સંપૂર્ણ અલગ સેટને ઉદગમ કરી શકે છે અને અનુભવ ગુણાત્મક રીતે અલગ હોઈ શકે છે તેથી આ અમૂર્તતા અને વિજાતીયતા જે ભિન્નતાની પુષ્કળતા બનાવે છે દેખીતી રીતે તે ધોરણો જાળવવા એવી પ્રક્રિયાઓ બનાવવાનો એક વ્યવસ્થાપક પડકાર બનાવે છે જે તફાવત પરિસ્થિતિઓમાં સારી રહેશે પ્રક્રિયાઓ સેવા પરના થોડા મુદ્દાઓ જ્યારે પ્રક્રિયા તરીકે કલ્પના કરવામાં આવે છે ત્યારે આ અવિભાજ્યતા લાક્ષણિકતાઓ ધરાવે છે જેનો અર્થ છે કે સેવા મોટા ભાગના કિસ્સાઓમાં થાય છે ખાસ કરીને સેવાઓની પ્રક્રિયા કરતા લોકોમાં તમારા વાળ કાપવા જેવી સેવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આવે છે તેથી વાળ કાપવાની તે સેવા વાળંદ અને તમે બધા સમય અને અવકાશની એક જ ફ્રેમમાં હાજર છે આ અવિભાજ્યતા છે નવા તકનીકી અનુભવો છે જે આ મર્યાદાથી આગળ વધી શકે છે તેથી ઉદાહરણ તરીકે સંગીતને ફરીથી અને ફરીથી રેકોર્ડ કરી અને વિતરિત કરી શકાય છે ઉદાહરણ તરીકે આ સત્ર રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે અને તમે તેને જોઈ શકશો અને અનુભવી શકશો અને તેને ફરીથી અને ફરીથી કેટલી વાર અલગ જગ્યાએ અલગ સમય ફ્રેમમાં જોઈ શકશો પરંતુ અન્ય ઘણા કિસ્સાઓમાં સેવા નાશવંત છે તેથી આ સાંજના શોની મૂવી ટિકિટ જો તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તે સીટ ખાલી રહેશે અને આજે સાંજની વાત છે ત્યાં સુધી મૂવી જોવાની તક જતી રહેશે તેથી ટિકિટ ધરાવનાર વ્યક્તિને જે ક્ષમતા ફાળવવામાં આવી હતી તે એક રીતે વેડફાઈ ગઈ નાશ પામી ગઈ એરલાઇનની સીટ સાથે પણ આવું જ થાય છે ફ્લાઇટ ઉપડે છે ત્યારે જો સીટ ખાલી રહા છે તો તે નાશવંત સેવા કોમોડિટી નું ઉદાહરણ બની જાય છે હવે આ લાક્ષણિકતાઓ આ અમૂર્તતા વિજાતીયતા અવિભાજ્યતા અને નાશવંતતા દેખીતી રીતે ઘણા જુદા જુદા પડકારો થાય છે અને આજે આપણે આ પડકારોને ઉકેલવા માટેના પધ્ધતિના અભિગમના એક ભાગની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી જો આપણે થોડું પાછળ જઈએ તો સેવાઓ છે તેથી સેવાઓ એ એક પક્ષ દ્વારા બીજા પક્ષને ઓફર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ છે સૌથી સામાન્ય રીતે રોજગારી સમય આધારિત પર્ફોર્મન્સનો ઉપયોગ કરે છે આ સેવાની ક્ષણિક નાશવંત પ્રકૃતિ છે જે પ્રાપ્તકર્તામાં ઇચ્છિત પરિણામો લાવે છે તેથી સંગીતના હળવા સમૂહને સાંભળ્યા પછી તમારું મન થોડું વધુ શાંત થઈ શકે છે અથવા તે ગ્રાહકની વસ્તુઓમાં ઈચ્છાનું પરિણામ લાવી શકે છે તેથી તે તમારા વાળ હોઈ શકે છે જેને હવે સુંદર મોલ્ડમાં સંબોધવામાં આવશે અથવા તે અન્ય ઉત્પાદનો હોઈ શકે છે જેમ કે તમારા કપડા કદાચ લોન્ડ્રી વગેરે દ્વારા સાફ સરસ રીતે દબાવવામાં આવેલા સેટમાં રૂપાંતરિત થઈ શકે છે તેથી કાં તો પ્રાપ્તકર્તાને વ્યક્તિ વ્યક્તિ સેવા અથવા જેને આપણે લોકો કેન્દ્રિત સેવા કહીએ છીએ અથવા તે વિષય કેન્દ્રિત સેવા હોઈ શકે છે સેવાનો બીજો મહત્વનો મુદ્દો અને આ રીતે વાસ્તવમાં આ વ્યાખ્યાઓ અમારા પુસ્તકમાંથી લેવામાં આવી છે જેનો મેં અગાઉના સત્રમાં ઉલ્લેખ કર્યો હતો તેથી પૈસા સમય પ્રયત્નો સેવાના બદલામાં ગ્રાહકો તેઓ ચોક્કસ મૂલ્ય મેળવવાની અપેક્ષા રાખે છે અને આ એક મહત્વપૂર્ણ નવો દૃષ્ટિકોણ છે કે આ મૂલ્ય શ્રમ વ્યાવસાયિક કૌશલ્યો સુવિધાઓ નેટવર્ક્સ અને પધ્ધતિ તમામની વૃધ્ધિથી પ્રાપ્ત થાય છે માલસામાન શ્રમ વ્યાવસાયિક કૌશલ્યો સુવિધાઓ નેટવર્કની આ વૃધ્ધિ સમજવા માટે આ મહત્વપૂર્ણ શબ્દો છે જેમ જેમ આપણે જુદા જુદા ઉદાહરણો લઈએ છીએ આપણે જોઈશું કે આ વસ્તુઓ કેવી રીતે બહાર આવે છે પરંતુ આ તબક્કે સૌથી મહત્ત્વનો મુદ્દો એ પણ નોંધવા જેવો છે કે આ બધું મૂલ્યનું આ વિનિમય જ્યાં ગ્રાહક ચોક્કસ સંસાધનો અને ક્ષમતાઓ લાવે છે અને સેવા પ્રદાતા ચોક્કસ કૌશલ્યો સુવિધાઓ નેટવર્ક લાવે છે અને મૂલ્યોનો એક નવો સમૂહ છે સામેલ ભૌતિક તત્વોની માલિકીમાં કોઈપણ ફેરફાર કર્યા વિના બનાવેલ છે આ વ્યાખ્યા આપણે પહેલા જ કહી ચુક્યા છીએ અને આ વ્યાખ્યા સંદર્ભ સમય 1204 આપણી ઓવરરાઇડિંગ વ્યાખ્યા છે પરંતુ તેની અંદર હવે અમે પડકારનાર પોસ્ટને લાક્ષણિકતાઓ કહેવાતી IHIP સેવાની લાક્ષણિકતાઓ અને અમે તેમને કેવી રીતે વ્યવસ્થા કરીએ છીએ તે જોઈ રહ્યા છીએ તેથી પાછલા મુદ્દાને ધ્યાનમાં રાખીને સંદર્ભ સમય 1225 અમારી પાસે આ બધું અને માલસામાન શ્રમ વ્યાવસાયિક કુશળતા સુવિધાઓ નેટવર્ક વગેરે છે અને અમારી પાસે લોકોથી લોકોના પ્રદર્શન અને અથવા માલ પર ધ્યાન કેન્દ્રિત પ્રદર્શન છે સંદર્ભ સમય 1245 તેથી બધી સેવાઓને સમજવા માટે આ બે મુખ્ય પરિમાણો હશે તેનો અર્થ એ કે ત્યાં સ્પર્શ પોઈન્ટ્સની સંખ્યા હશે અને તે સ્પર્શ પોઈન્ટ એક પ્રવાહ તરીકે એકસાથે જોડાયેલા હશે અને અસ્પષ્ટતા વિષમતાનું સંચાલન કરવા માટે આપણે સ્પર્શ બિંદુઓની પ્રકૃતિ તેમજ આ પ્રવાહની પ્રકૃતિને સમજવી પડશે તેથી સેવા પ્રદાતા અને સેવા ઉપભોક્તા વચ્ચેના સંપર્કનો કોઈપણ બિંદુ એક સ્પર્શ બિંદુ છે તેથી જો તમને સેવા ફૂલનું અગાઉનું મોડલ બધી પાંખડીઓ અને સાર યાદ હોય તો તે બધા જુદા જુદા પ્રકારના સ્પર્શ પોઈન્ટને મૂર્ત બનાવે છે તેથી અહીં સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ જે કંઈપણ અનુભવે છે તે બધા મૂર્ત તત્વોનો સમૂહ છે તેથી શાસ્ત્રીય પઠન સાંભળીને તમારા મનમાં ઉદભવેલી લાગણી વાસ્તવમાં સેવાનું મુખ્ય મૂલ્ય છે પરંતુ તે મુખ્ય મૂલ્ય ધ્વનિની ગુણવત્તા મશીનના પ્રકાર અથવા સભાગૃહના પ્રકાર પર આધારિત છે જે તમારા અનુભવ માટેનું માળખું છે રૂમ અથવા સભાગૃહનું ધ્વનિશાસ્ત્ર અવાજ પધ્ધતિ અને તકનીકી ક્ષમતા આ બધા પર વિવિધ મૂર્ત તત્વો છે જે અમૂર્ત અનુભવની આસપાસ છે અને અમૂર્તતાને કારણે અમે તે મૂર્ત તત્વો પર ઘણું ધ્યાન આપીએ છીએ કારણ કે ગ્રાહકના મગજમાં તેમાંથી ઘણા મૂર્ત તત્વો અને સ્પર્શ બિંદુ ગુણો ઘણીવાર અમૂર્ત અનુભવ માટે પ્રોક્સી તરીકે કાર્ય કરે છે તેવી જ રીતે સેવાનો આ પ્રવાહ જે આ તમામ વિવિધ સ્પર્શ બિંદુઓને જોડે છે તેને પણ સારી રીતે સાકાર કરવાની જરૂર છે કારણ કે જેમ આપણે જોઈશું કે સાકાર કરવાની પ્રક્રિયા ઘણી વાર આપણને કહેશે જ્યાં સંભવિત નિષ્ફળતા હોઈ શકે છે સંભવિત અવરોધો હોઈ શકે છે ગુણવત્તામાં સંભવિત અધોગતિ થઈ શકે છે તેથી પ્રવાહ એ મૂળભૂત રીતે કેવી રીતે સ્પર્શ બિંદુ સમયના સમયગાળા દરમિયાન અથવા સમગ્ર અવકાશમાં એક સાથે આવે છે અને તેથી તે તેને એક નકશા તરીકે માને છે જે વિવિધ સ્પર્શ બિંદુઓ પર સેવાના ગ્રાહકનો અનુભવ દર્શાવે છે તેથી આ એક રસપ્રદ બ્લુ પ્રિન્ટ છે જેનો ઉપયોગ પહેલાથી જ થઈ જશે તે હોટેલમાં એક રાત રોકાવાના તમારા સમગ્ર અનુભવને દર્શાવે છે તેથી હોટેલમાં સ્પર્શ બિંદુઓ અથવા આગમન ઘંટડી વગાડનાર માણસને બેગ આપવી સામેના મેજ પર તમારું ચેકિંગ રૂમમાં પ્રવેશવું અને બેગ્સ મેળવવી તમારું શાવર અને ઊંઘ આ બધા સ્પર્શ બિંદુઓ સેવા પ્રસંગ છે તેથી સમગ્રતા એક અમૂર્ત ભારે છે જે અમૂર્ત પાસાઓ દ્વારા પ્રભુત્વ ધરાવે છે તેથી હોટેલ રોકાણની સંપૂર્ણતા એક અનુભવ છે પરંતુ તે અનુભવ સ્પર્શ બિંદુઓની આ શ્રેણી દ્વારા થાય છે અને આ સ્પર્શ બિંદુઓ પ્રવાહ તરીકે જોડાયેલા છે અને આપણે ચર્ચા કરી છે તેમ પ્રવાહ જે આગળના તબક્કામાં છે અથવા જેને આપણે ક્રિયાપ્રતિક્રિયાની રેખાની ઉપર કહીએ છીએ જે દૃશ્યક્ષમ ક્ષેત્ર છે તે વિવિધ પાછલા તબક્કાની ક્રિયાઓ અને વિવિધ માળખાકીય સુવિધાઓ દ્વારા સમર્થિત છે જે આગળના છેડે પણ છે પરંતુ આ ક્ષણે અમે એ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ કે અમે કેવી રીતે સ્પર્શ બિંદુઓને ઓળખી શકીએ અને અમે તેમને પ્રવાહમાં કેવી રીતે લિંક કરી શકીએ અને સૌથી અગત્યનું અમે તે સ્પર્શ બિંદુ અને સેવાઓની બ્લુ પ્રિન્ટ કેવી રીતે બનાવી શકીએ શા માટે તેમાં કરવાથી શું ફાયદો છે જે ફાયદો હું કહી રહ્યો હતો કે અમને જોઈએ છે અમે જાણીએ છીએ કે સાબુ સમયાંતરે ગ્રાહકની સતત પ્રતિક્રિયા આપશે પરંતુ સેવામાં અસ્પષ્ટતા અને વિજાતીયતાને કારણે તે બદલાઈ શકે છે પરંતુ આપણે ગતિશીલતાનું સંચાલન કરવું પડશે તેથી આપણે કેટલાક એન્કર પોઈન્ટ્સ અથવા કેટલાક નિશ્ચિત પોઈન્ટ્સ અથવા કેટલાક ખાતરીપૂર્વકના ધોરણો બનાવવા પડશે જે ફરીથી અને ફરીથી પુનરાવર્તિત થઈ શકે છે અમે તેના એક પાસાની ચર્ચા કરી છે કે સેવાની ભૂમિકાઓ બનાવીને અને અમે દરેક રોલ પ્લેયર માટે સ્ક્રિપ્ટ બનાવીએ છીએ પરંતુ જો તમારે વધુ ઊંડાણમાં જવું હોય તો સ્પર્શ બિંદુઓ અને તેમના સ્વભાવને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એકસાથે પ્રવાહ પર કેવી રીતે તેમની કડી સાથે જોડાયેલ છે તેથી અમે સાતત્યપૂર્ણ અને આકર્ષક વપરાશકર્તા અનુભવ પ્રદાન કરી શકીએ અને આજની દુનિયામાં વર્લ્ડ વાઇડ વેબ સાથે સમજી શકીએ છીએ યુબી ટ્વિટર્સ માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી ઉપકરણોની રજૂઆત કરે છે સમાન સેવા માટેના સ્પર્શ બિન્દુઓની સંખ્યા સતત વધી રહી છે તેથી એ જ અનુભવ જે અમે સંદર્ભ સમય 2002 ભોજનાલય વિશે ચર્ચા કરતા હતા હવે ત્યાં ઘણી બધી સેવાઓ હોઈ શકે છે જે ટેલિફોન અથવા ઇન્ટરનેટ પર થઈ રહી છે જે ભોજનાલયની પસંદગી કરવા માટે આરક્ષણ કરવા માટે થઈ રહી છેતેમાંથી કેટલીક બુકિંગ સેવાઓ અને તેથી વધુ તેમાંથી કેટલીક ભોજનાલય શોધ સેવાઓનો ઉપયોગ કરીને મેનુની કેટલીક પૂર્વ પસંદગી કરી છે તેથી અહીં ધ્યાન આપવાનો મુખ્ય મુદ્દો એ છે કે આ સ્પર્શ બિંદુઓ અને પ્રવાહ સ્પર્શ બિંદુઓની સંખ્યા વધી રહી છે અને ફૂલ ઘણીવાર બહુપક્ષીય બની રહ્યા છે અને રેખીય પ્રવાહને બદલે એક જટિલ નેટવર્ક બનાવે છે તે કિસ્સામાં દેખીતી રીતે અમારા પ્રતિયોગી વિલંબિત સારી લાગણી સહ બનાવવા માટે સેવાઓને કેવી રીતે મૂર્ત બનાવવી તેનો અર્થ એ છે કે સેવાની ઘટના પૂરી થયા પછી અને જ્યારે આપણે યાદ કરીએ છીએ અને જ્યારે આપણે તે સેવા વિશે અન્ય લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે પણ સેવાના વ્યવસાયને સંદર્ભની ચોક્કસ જરૂર છે જે મુખનો હકારાત્મક શબ્દ છે અને તેથી આ એક વિલંબિત સારી લાગણી પેદા કરે છે જે વિશ્વાસ તરફ દોરી જશે જે ખૂબ અગત્યનું છે તેથી પડકાર એ છે કે આ વિલંબિત સતત સારી લાગણી કેવી રીતે બનાવવી જે બહુવિધ સ્પર્શ બિંદુઓમાંથી અમૂર્ત ધારણાઓની શ્રેણીમાંથી વિશ્વાસ તરફ દોરી જાય છે કારણ કે આખરે અમે મુખની વાત ઇચ્છીએ છીએ આખરે અમે હિમાયત ઇચ્છીએ છીએ અમે પુનરાવર્તિત ખરીદી અને હિમાયત બનાવવા ઇચ્છીએ છીએ તેથી અમૂર્તતાના પડકારનો સામનો કરવાની ઘણી બધી રીતો છે અને હવે હું ફક્ત તમને તે સાબિત અભિગમોની સંક્ષિપ્ત ઝાંખીનો પરિચય આપવા જઈ રહ્યો છું ઉદાહરણ તરીકે ખૂબ જ આબેહૂબ માહિતી પૂરી પાડવી અરસપરસ કલ્પનાનો ઉપયોગ કરો જે હવે વધુ સરળ બની ગયું છે કારણ કે માહિતી અને સંચાર તકનીક ટેલિવિઝનની ઉપલબ્ધતા તમારા મોબાઇલ ફોન પર પણ ટેલિવિઝન સંચાલનની ઉપલબ્ધતા અને અમે બ્રાન્ડ પ્રતિમા જેવા અન્ય ઘણા સાધનોનો સેવાને મૂર્ત બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ અમે વિવિધ પ્રકારના જોડાણ ભૌતિક પ્રતિનિધિત્વ દસ્તાવેજીકરણ અને વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરીએ છીએ જો તમે આ સારી રીતે કરી શકો છો તો અમે એક બઝ બનાવીએ છીએ સકારાત્મક મૌખિક શબ્દ જેને આપણે આજકાલ વાઈરલ માર્કેટિંગ કહીએ છીએ હું હવે માત્ર એક ઝાંખી આપવા જઈ રહ્યો છું જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ હું આની ચર્ચા કરવા જઈ રહ્યો છું તેથી જો આ તબક્કે કોઈ પરિભાષા વાઈરલ માર્કેટિંગ જેવી થોડી પરિચિત નથી તો ચિંતા કરશો નહીં તમે અલબત્ત જઈને તેને શોધી શકો છો સત્ર પછી અને આ દિવસો પછી તમે વિવિધ સર્ચ એન્જિન દ્વારા વેબ પર જ્ઞાનનો ભંડાર મેળવી શકો છો પરંતુ અમે કોઈપણ રીતે આ તમામ મુદ્દાઓને વધુ વિગતવાર સમજાવીશું અમે આ તબક્કે જે મુખ્ય મુદ્દો બનાવી રહ્યા છીએ તે છે કારણ કે તે અમૂર્ત છે અમે મૂર્ત કતાર રૂપકો ઉદાહરણો છબીઓ બનાવીએ છીએ જે વિલંબિત સારી લાગણી બનાવે છે જે અમે સેવાના વપરાશ પછી સારી પ્રતિક્રિયા છાપ અનુભવ બનાવવા માટે અનુભવવા માંગીએ છીએ પરંતુ સેવા પરિસ્થિતિમાં આવે તે પહેલાં કોઈ સિનેમા સભાગૃહ અથવા સિનેમા હોલમાં પહોંચે તે પહેલાં અમે એક એવી જાહેરાત બનાવવા માંગીએ છીએ જે સ્ટોક જનરેટ કરે તે રમૂજીઆકર્ષક અને અનન્ય છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો સેવાના અનુભવ અને સેવાની ઘટના પછી સંચાર દરમિયાન પૂર્વ વપરાશ સંદેશાવ્યવહાર સંદેશાવ્યવહાર અને સંપર્ક બિંદુઓ અથવા એકંદર સારી લાગણી સારી સેવાઓ અનુભવ બનાવવા માટે આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોક્કસ પ્રમાણભૂત એન્કર બિંદુ બનાવવાની અમૂર્તતા વિજાતીયતા પ્રત્યેનો આ અમારો પ્રતિભાવ છે જે મોટા ભાગના કિસ્સાઓમાં સારો અનુભવ ઉત્પન્ન કરશે અમે વિગતવાર જોઈશું કે આ કેવી રીતે કરવામાં આવશે પરંતુ આજે હું તમને કેટલાક ઉદાહરણો બતાવીને નિષ્કર્ષ પર આવીશ કે કેવી રીતે સંદેશાવ્યવહારમાં આપણે આ સંકેતોને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ તેથી આ કુરિયર સેવાની કેટલીક જાહેરાત છે અને તમે અહીં જોઈ શકો છો કે જે લોકો સેવાઓ પ્રદાન કરે છે તેઓને પ્રકાશિત કરવામાં આવે છે તેમની આતુરતા પ્રકાશિત કરવામાં આવે છે હૂપ્સ દ્વારા કરવામાં આવતી જમ્બલિંગને હાઇલાઇટ કરવામાં આવે છે સાધનોને હાઇલાઇટ કરવામાં આવે છે ખૂબ જ પ્રમાણભૂત રંગોની યોજનાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે ફરીથી અને ફરીથી એક જ ઇમેજમાં આવે તેથી એકવાર સારી લાગણી ઉત્પન્ન થઈ જાય પછી આ લોગો આ રંગ યોજના બધું જ પુનરાવર્તિત કરવું ગ્રાહકના મનમાં અનુભવની સકારાત્મકતાનું પુનરાવર્તન કરવું મહત્વપૂર્ણ છે અન્ય રસપ્રદ રીતે તમે આકર્ષક સંદેશાવ્યવહાર લખાણ બનાવવાનો પ્રયાસ કરો છો તમે લોકો અલગ છે તે પ્રકાશિત કરવાનો પ્રયાસ કરો છો કારણકે સેવા અમૂર્ત હોય છે પરંતુ ઘણીવાર સેવા પ્રદાતા ના વલણ દ્વારા સ્માર્ટનેસ દ્વારા અથવા નિષ્ઠુરતા દ્વારા સ્પર્શ બિંદુ પર સેવા મૂર્ત બની જાય છે તેથી ગ્રાહક માટે તમારા લોકોને પ્રકાશિત કરવું મહત્વપૂર્ણ છે અને તમારા પોતાના કર્મચારીઓ સેવા કર્મચારીઓને તાલીમ આપવા અને અપગ્રેડ કરવા માટે લોકોએ જે પ્રકારનું વિતરણ કરવું જોઈએ તેને પ્રકાશિત કરવું એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જેમ તમે અહીં જુઓ છો તમારે સેવાના અનુભવ માટે જે સારમાં અમૂર્ત છે માટે એક પ્રકારની અવેજી મૂર્તતા તરીકે કામ કરતી છબીઓ અને સંદેશાઓની સતત શ્રેણી બનાવવી પડશે અને તમે તેને ટેલિવિઝન જાહેરાતો દ્વારા આઉટડોર જાહેરાતો દ્વારા જાહેરાતો છાપવા માટે પુનરાવર્તન કરી શકો છો એક સુસંગત સંદેશ બનાવો આ વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે માનવ જરૂરિયાતોને વંશવેલોમાં કેવી રીતે ગોઠવવામાં આવે છે જો કે લાગણીઓ સંરચિત છે શું હકારાત્મક છાપ ઉભી કરે છે અમે ગ્રાહકને સહાનુભૂતિ સાથે કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અમારા પ્રતિભાવને કેવી રીતે વિશ્વસનીય ઉદાહરણ તરીકે બનાવી શકાય છે દિવસે દિવસે એક વિષય કે જેને અમે અનુગામી સત્રો પર લઈશું